આ અઠવાડિયામાં આપણે આપણું નવું મોડ્યુલ શરૂ કરીશું જે ટુ પોર્ટ નેટવર્ક પર છે ચાલો સમજીએ કે ટુ પોર્ટ નેટવર્ક શું છે મૂળભૂત રીતે ટુ પોર્ટ નેટવર્ક ટર્મિનલની જોડી સિવાય કંઈ નથી જેના દ્વારા કરંટ નેટવર્ક માં દાખલ થઇ શકે છે અથવા નેટવર્કની બહાર જઈ શકે છે હવે તમે એમ પણ કહી શકો છો કે પોર્ટ બીજું કઈ નથી પણ નેટવર્ક નું એક્સેસ છે અને તેમાં ટર્મિનલની જોડીનો સમાવેશ થાય છે કરંટ એક ટર્મિનલ માં પ્રવેશી બીજા ટર્મિનલ માંથી નીકળી જાય છે તેથી પોર્ટ માં દાખલ થતો કરંટ શૂન્ય બરાબર હશે હવે બે ટર્મિનલ ઉપકરણો અથવા ઘટકો કે જેની આપણે અત્યાર સુધી ચર્ચા કરી છે જેમ કે રેઝિસ્ટર કેપેસિટર ઇન્ડક્ટર resistors capacitors inductors ને એક પોર્ટ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે તેથી તેનો અર્થ એ છે કે આપણે સર્કિટમાં જેની ચર્ચા કરી છે તે આ રીતે છે જ્યાં આપણી પાસે રેઝિસ્ટન્સ છે અને આપણે નેટવર્ક માંથી વહેતા કરંટ ને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ તેથી હવે જો તમે જોશો કે જ્યારે તમે થેવેનીન સમકક્ષ સર્કીટ બનાવો ત્યારે તમે શું કરો છો તમે સામાન્ય રીતે તેને થેવેનિન વોલ્ટેજ અને થેવેનિન રેઝિસ્ટન્સ તરીકે રજૂ કરો છો તો અહીં તમે જોશો કે સર્કિટમાં બે ટર્મિનલ છે તેથી આ પ્રકારની સર્કિટ્સ ને એક પોર્ટ નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે અહીં આપણને ફક્ત બે ટર્મિનલ દેખાય છે અને બે ટર્મિનલ એક જ પોર્ટ ને અનુરૂપ હશે અત્યાર સુધી આપણે જે સર્કિટની ચર્ચા કરી છે તેમાંથી મોટાભાગના બે ટર્મિનલ અથવા સિંગલ પોર્ટ નેટવર્ક હતા જ્યાં આપણે તેમને કોવેનંટ સમકક્ષ તરીકે રજૂ કરી રહ્યા હતા અને આપણે સર્કિટના વિવિધ પેરામીટર્સ ને શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ સામાન્ય રીતે નેટવર્કમાં પોર્ટ ની સંખ્યા n હોઈ શકે છે તેથી આ વિશેષ મોડ્યુલમાં આપણે શું કરીશું આપણે મુખ્યત્વે ટુ પોર્ટ નેટવર્કની ચર્ચા કરીશું ટુ પોર્ટ નેટવર્ક શું છે ટુ પોર્ટ નેટવર્ક એ ઇલેક્ટ્રિકલ નેટવર્ક છે જેમાં ઇનપુટ અને આઉટપુટ માટે બે અલગ પોર્ટ હોય છે જો તમે આ ચોક્ક્સ આકૃતિ પર નજર કરો તો આ એક પોર્ટ નેટવર્ક છે જ્યાં કરંટ લિનિયર નેટવર્ક માં જાય છે અને બીજા ટર્મિનલ માંથી બહાર આવે છે અને આ બે ટર્મિનલ પર વોલ્ટેજ લાગુ પડે છે આ મૂળભૂત રીતે એક પોર્ટ નેટવર્ક છે કારણ કે તેમાં ફક્ત બે ટર્મિનલ છે જો તમારી પાસે બે ટર્મિનલની જોડી હોય એટલે કે તમારી પાસે ટુ પોર્ટ હશે તો પછી શું થશે કે તમે નેટવર્ક ને કહો કે I1 કરંટ આપશો અને તે બીજા ટર્મિનલ માંથી બહાર આવશે અને અન્ય પોર્ટ પર તમે કરંટ I2 આપશો અને તે બીજા ટર્મિનલ માંથી બહાર આવે છે તેથી તમે શું કરી શકો તમે કાં તો બંને બાજુએ બે વોલ્ટેજ સોર્સ અથવા બંને બાજુ પર બે કરંટ સોર્સ મૂકી શકો છો અથવા તમે ટર્મિનલની એક્રોસમા રેઝિસ્ટર અથવા કેપેસિટર અથવા ઈન્ડકટર મૂકી શકો છો અને મૂલ્યો શોધવાનો પ્રયાસ કરી શકો છો કે જેની તે નેટવર્કથી સંબંધિત ગણતરી કરવી જરૂરી છે મૂળભૂત રીતે ટુ પોર્ટ નેટવર્કમાં બે ટર્મિનલની જોડી છે અને એક્સેસ પોઇન્ટ તરીકે કામ કરે છે જેમ કે આપણે આ આકૃતિમાં ચર્ચા કરી છે આ એક પોર્ટ નેટવર્ક અને ટુ પોર્ટ નેટવર્ક વચ્ચેનો મુખ્ય તફાવત છે હવે ટુ પોર્ટ નેટવર્કને લાક્ષણિકતા આપવા માટે તે જરૂરી છે કે આપણે ટર્મિનલ કવોન્ટીટી ને સંબંધિત કરીએ જે તમે ટુ પોર્ટ નેટવર્કમાં જુઓ છો અહીં 𝐕1 ડાબી બાજુની ટર્મિનલ જોડી પર લાગુ કરાય છે અને જમણી બાજુ ની ટર્મિનલ જોડી પર 𝐕2 લાગુ કરાય છે પોર્ટ 1 માંથી I1 વહે છે અને પોર્ટ 2 માંથી I2 વહે છે તેથી આપણે શું કરવું જોઈએ જો આપણે ટુ પોર્ટ નેટવર્કને લાક્ષણિકતા આપવા માંગતા હોય તો આપણે 𝐕1 𝐕2 𝐈𝟏 𝐈𝟐 ની કિંમત શોધી કાઢવી જોઈએ અથવા ચાર વેરીએબલ હોવાને કારણે તમારે ઓછામાં ઓછા 2 ને સ્વતંત્ર ક્વોન્ટીટી બનાવવી પડશે જેથી તમે સર્કિટ ના પેરામીટર્સ શોધી શકો હવે જ્યારે તમે સર્કિટ પેરામીટર્સ કહો છો ત્યારે મૂળરૂપે વિવિધ ટર્મ કે જે આ વોલ્ટેજ અને કરંટને સંબંધિત કરે છે જેને સર્કિટ અથવા નેટવર્ક પેરામીટર્સ કહેવામાં આવે છે પ્રથમ આપણે ઇમ્પિડન્સ પેરામીટર્સ ને સમજવાનો પ્રયત્ન કરીશું તે ઇમ્પિડન્સ પેરામીટર્સ શું છે હવે ટુ પોર્ટ નેટવર્ક વોલ્ટેજ સંચાલિત અથવા કરંટ સંચાલિત હોઈ શકે છે જેમ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ અહીં બંને બાજુએ આપણે વોલ્ટેજ સોર્સ લાગુ કરી રહ્યા છીએ અને કરંટ નેટવર્કમાં વહેતો હોય છે અથવા આપણે બંને બાજુએ કરંટ સોર્સ લાગુ કરી શકીએ છીએ જેથી તે નેટવર્ક ની અંદર વહે છે હવે ઇમ્પિડન્સ પેરામીટર્સ શોધવા માટે ટર્મિનલ વોલ્ટેજ તેમના ટર્મિનલ કરંટના રૂપમાં વ્યક્ત કરવામાં આવે છે જો તમે આ ચોક્ક્સ આકૃતિ જુઓ તો આપણે ટર્મિનલ વોલ્ટેજ અને ટર્મિનલ કરંટ વચ્ચેના સંબંધો શોધવા પડશે ધારો કે ત્યાં કેટલાક પેરામીટર્સ 𝐳11 𝐳12 𝐳𝟐𝟏 𝐳𝟐𝟐 છે તેથી આપણે શું લખી શકીએ આપણે લખી શકીએ V1 Z11I1 Z12I2 V2 Z21I1 Z22I2 મેટ્રિક્સ ફોર્મ માં તમે આ બે સમીકરણોને તરીકે રજૂ કરી શકો છો આપણે ટૂંકા સ્વરૂપમાં 𝐳 અને કરંટ વેક્ટર તરીકે લખી શકીએ છીએ તેથી તમે 𝐳 ના રૂપમાં જે મેટ્રિક્સ જુઓ છો તેને ઇમ્પિડન્સ પેરામીટર્સ કહેવામાં આવે છે અથવા તમે z પેરામીટર્સ પણ કહી શકો છો તેથી Z એ ઇમ્પિડન્સ પેરામીટર હોવાથી તેને ઓહ્મ્સ માં રજૂ કરવામાં આવશે પેરામીટર્સ ના મૂલ્યની ગણતરી કરંટ 𝐈1 0 અથવા કરંટ I20 ને સેટ કરીને કરી શકાય છે તેનો અર્થ એ કે પહેલા તમે ઇનપુટ પોર્ટ ઓપન સર્કિટ કરશો એટલે 𝐈1 0 અથવા આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ કરશો એનો અર્થ I20 કેમ કે આ Z પેરામીટર્સ પ્રાપ્ત થાય છે ઇનપુટ અથવા આઉટપુટ પોર્ટ ના ઓપન સર્કિટ દ્વારા તેઓને ઓપન સર્કિટ ઇમ્પિડન્સ પેરામીટર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ચાલો જોઈએ કે આપણે મેટ્રિક્સ માં જે Z પેરામીટર્સ જોઇએ છે તેના મૂલ્યોનું મૂલ્યાંકન કેવી રીતે કરીશું તેથી જો તમે આ સમીકરણ માં પ્રથમ કરંટ I20 મૂકો તેથી જો તમે I20 સેટ કરો તો તમને Z11V1I1ફ Z21V2I1 મળશે

એ જ રીતે હવે આ સમીકરણમાં જો તમે 𝐈1 0 મૂકો તો શું થશે તમને Z12V1I2 અને Z22V2I2નુ મૂલ્ય મળશે તેથી આમ તમે નેટવર્કના z પેરામીટર્સ અથવા ઇમ્પિડન્સ પેરામીટર્સની ગણતરી કરી શકો છો હવે જો તમે જુઓ તો 𝐳11 ને ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે જ્યારે તમે 𝐈2 0 સેટ કરો છો ત્યારે આની ગણતરી કરવામાં આવે છે તેથી તમે કહો છો કે આ ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ છે એ જ રીતે 𝐳𝟐𝟐 એ ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ છે કારણ કે તેનું મૂલ્યાંકન ત્યારે પણ કરવામાં આવે છે જ્યારે તમે 𝐈1 0 સેટ કરો છો 𝐳12 એ પોર્ટ 1 થી પોર્ટ 2 સુધીનો ઓપન સર્કિટ ટ્રાન્સફર ઇમ્પિડન્સ છે અને 𝐳21 ને પોર્ટ 2 થી પોર્ટ 1 સુધીનો ઓપન સર્કિટ ટ્રાન્સફર ઇમ્પિડન્સ કહેવામાં આવે છે હવે 𝐳11 અને 𝐳21 નું મૂલ્યાંકન કરવા માટે તમે વોલ્ટેજ 𝐕1 અથવા કરંટ 𝐈1 ને પોર્ટ 1 પર કનેક્ટ કરીને પોર્ટ 2 ઓપન સર્કિટ રાખી મૂલ્યો શોધી શકો છો પછી તમે શું કરશો તમને I1V1 V2 ની કિંમત મળશે અને પછી મૂલ્યો મેળવો જે Z11V1I1 અને Z21V2I1 છે તે જ રીતે જો તમને Z12 અને Z22ની કિંમત શોધવી હોય તો તમે શું કરશો તમે વોલ્ટેજ 𝐕2 અથવા કરંટ 𝐈2 ને પોર્ટ 2 થી કનેક્ટ કરશો અને પોર્ટ 2 ને ઓપન સર્કીટ કરશો તો પછી તમને 𝐈2 𝐕2 𝐕1 ની કિંમત મળશે અને આ મૂલ્યોને આધારે તમે Z12V1I2 અને Z22V2I2 ની કિંમત ની ગણતરી કરી શકો છો હવે તમે જોઈ શકો છો કે આકૃતિની સહાયથી આ પ્રક્રિયા સરળતાથી સમજી શકાય છે તેથી 2 પોર્ટ નેટવર્કના કિસ્સામાં જો તમે આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ રાખો તો એનો અર્થ 𝐈2 0 છે તો તમને Z11V1I1અને Z21V2I1મૂલ્યો મળશે તે જ રીતે જો તમે ઈનપુટ પોર્ટ ઓપન સર્કિટ રાખો તો એનો અર્થ 𝐈1 0 છે તેથી તમને Z12V1I2 અને Z22V2I2 મૂલ્યો મળશે તેથી આ બંને આકૃતિ સારાંશ આપે છે કે આપણે કેવી રીતે ઇમ્પિડન્સ પેરામીટર્સ ના મૂલ્યની ગણતરી કરી શકીએ છીએ હવે કેટલીકવાર 𝐳11 અને 𝐳22 ને ડ્રાઇવિંગ પોઇન્ટ ઈમ્પીડંસ કહેવામાં આવે છે અને 𝐳12 અને 𝐳21 ને ટ્રાન્સફર ઇમ્પિડન્સ કહે છે ડ્રાઇવિંગ પોઇન્ટ ઇમ્પિડન્સ એ બે ટર્મિનલ ઉપકરણ નો ઇનપુટ ઇમ્પિડન્સ છે તેથી 𝐳12 એ આઉટપુટ પોર્ટ ઓપન સર્કિટ સાથેનું ઇનપુટ ડ્રાઇવિંગ પોઇન્ટ ઇમ્પિડન્સ છે જ્યારે તમે કહી શકો કે 𝐳22 એ ઇનપુટ પોર્ટ ઓપન સર્કિટ સાથેનું આઉટપુટ ડ્રાઇવિંગ પોઇન્ટ ઇમ્પિડન્સ છે હવે જો તમે જોશો કે 𝐳11 𝐳22 છે તો તેનો અર્થ એ કે ટુ પોર્ટ નેટવર્ક સિમેટ્રીકલ છે તેનો અર્થ એ છે કે નેટવર્ક કઇંક સેંટર લાઇન ને સિમેટ્રીક છે જેમ કે નેટવર્ક પાસે મિરર છે તેથી સેંટર લાઇન શું હશે સેંટર લાઇન એક લાઇન હશે જે શોધી શકાય છે જે નેટવર્કને સમાન બે અડધા ભાગમાં વહેંચે છે તેથી તમે કહી શકો છો કે ટુ પોર્ટ નેટવર્ક સિમેટ્રીકલ હોવાનું કહેવાય છે જો ઇનપુટ અને આઉટપુટ પોર્ટ ને પોર્ટ વોલ્ટેજ અને કરંટ બદલ્યા વિના અદલાબદલ કરી શકાય છે 𝐳11 અને 𝐳22 સમાન હોવાથી તેથી તમે કહેશો કે નેટવર્ક સિમેટ્રીકલ છે અને કિંમતો જે બંને બાજુ ઇનપુટ ડ્રાઇવિંગ પોઇન્ટ ઇમ્પિડન્સ સમાન છે તેના કારણે અર્થાત સર્કિટ પેરામીટર્સ માં કોઈપણ ફેરફાર કર્યા વિના બંને બાજુએ સોર્સ અથવા વોલ્ટેજ અથવા કરંટ ની અદલાબદલી કરી શકાય છે હવે એક બીજો ક્રાઇટેરીઆ જે આપણે ધ્યાનમાં રાખવો જોઈએ તે છે કે ટુ પોર્ટ નેટવર્ક લિનિઅર છે અને તેનો કોઈ ડિપેન્ડેન્ટ સોર્સ નથી તેથી જો આ શરત છે અને ટ્રાન્સફર ઈમ્પીડંસ સમાન છે જે 𝐳12 𝐳21 છે તો તેનો અર્થ એ કે આપણે કહી શકીએ કે ટુ પોર્ટ રેસીપ્રોકલ reciprocal તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે એક્સાઈટેશન અને રિસ્પોન્સ ના પોઇન્ટ્સ એકબીજાની સાથે બદલી શકાય છે પરંતુ ટ્રાન્સફર ઇમ્પિડન્સ સમાન રહેશે તેથી આપણે આ આકૃતિ ની મદદથી આ સમજી શકીએ છીએ જેમાં એક પોર્ટ જે ઇનપુટ પોર્ટ છે જ્યા આપણે વોલ્ટેજ લાગુ કરી રહ્યા છીએ અને આઉટપુટ પોર્ટ પર આપણે કરંટનું મૂલ્ય શોધવા માટે એમીટર ઉમેરી રહ્યા છીએ તેથી જો તે રેસીપ્રોક્લ ટુ પોર્ટ નેટવર્ક છે તો પછી જો તમે વોલ્ટેજ સોર્સ ના સ્થાનને અદલાબદલી કરો અને એમીટર તમને સમાન રીડીંગ આપશે તેથી તે રીતે તમે કહી શકો છો કે સર્કિટ એક રેસીપ્રોક્લ સર્કિટ છે અને તે માટે જે શરત આપણે ચકાસી લેવી જોઈએ તે છે કે સૌપ્રથમ તે કોઈ ડિપેંડેંડ સોર્સ વિના લિનિઅર હોવી જોઈએ પછી ટ્રાન્સફર ઇમ્પિડન્સ સમાન હોવા જોઈએ તે Z12Z21 છે હવે કોઈપણ બે નેટવર્ક ટુ પોર્ટ નેટવર્ક કે જે સંપૂર્ણ રીતે રેઝિસ્ટર કેપેસિટર્સ અને ઈન્ડકટર થી બનેલા છે તે રેસીપ્રોકલ હોવા જોઈએ તેથી આ બીજો મહત્વપૂર્ણ ગુણધર્મ છે કે જેને તમારે ધ્યાનમાં રાખવો જ જોઇએ અને જ્યારે તમારી પાસે એક રેસીપ્રોકલ નેટવર્ક હોય ત્યારે તમે તે નેટવર્કને સમકક્ષ T સર્કિટ દ્વારા બદલી શકો છો તેથી જો તમે આ T સર્કિટ જોશો તો અજ્ઞાત જે મૂળભૂત રીતે નેટવર્ક છે જે બોક્સ ની અંદર છે તે સમકક્ષ રીતે T સમકક્ષ સર્કિટ દ્વારા રજૂ કરી શકાય છે જ્યાં V1 I1 એ ઇનપુટ વોલ્ટેજ અને ઇનપુટ કરંટ છે અને V2 I2 એ બીજા પોર્ટ પર આઉટપુટ વોલ્ટેજ અને આઉટપુટ કરંટ છે હવે T સમકક્ષ સર્કિટ પેરામીટર્સ નું મૂલ્ય શું હશે T સમકક્ષ માટે ઇમ્પિડન્સનું મૂલ્ય ડાબી બાજુ જેવું હશે તમે જોશો ત્યાં Z11 ઓછા Z12 ની કિંમત હશે જે T નો પ્રથમ લેગ છે પછી જમણી બાજુ તમે જોશો કે તે Z22 ઓછા Z12 છે જે T નો જમણો લેગ છે અને પછી Z12 બ્રાન્ચ જે કેન્દ્ર અને સંદર્ભ નોડ ને જોડે છે તેથી આ સાથે તમે જોશો કે તમે નેટવર્કને રજુ કરી શકો છો જે T સમકક્ષ સર્કિટમાં રેસીપ્રોકલ છે અથવા તમે એમ પણ કહી શકો છો કે આ Y સમકક્ષ સર્કિટ છે કારણ કે Y અથવા T નો ઉપયોગ સાહિત્યમાં એકબીજા માટે થાય છે પરંતુ મોટાભાગે તમે કહેશો કે તેને T સમકક્ષ માનવામાં આવે છે હવે જો નેટવર્ક રેસીપ્રોક્લ નથી તો હજી પણ સમીકરણોની મદદથી જે આપણે અગાઉની સ્લાઇડ્સમાં જોયું જે V1Z11I1Z12I2 અને V2Z21I1Z22I2 છે તેથી આ બંને સમીકરણો સમકક્ષ સર્કિટની મદદથી રજૂ કરી શકાય છે તેથી અહીં જો તમે જોશો કે તમારી પાસે એક ઇમ્પિડન્સ છે જેને Z11 કહેવામાં આવે છે અને તમારી પાસે સિરીઝ માં એક ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ હશે જેનું મૂલ્ય Z22I2 છે તો V1 નું મૂલ્ય શું હશે 𝐕1 𝐳11𝐈1 𝐳12𝐈2 આ બાજુથી જો તમે તપાસો કે V2 એ પોર્ટ પર લાગુ થયેલો છે તો કરંટ I2 ઇમ્પિડન્સ Z22 માથી વહી રહ્યો છે અને ત્યાં એક ડિપેન્ડન્ટ વોલ્ટેજ સોર્સ છે જેનું મૂલ્ય Z21I1 છે તેથી હવે જો તમારે આ ચોક્ક્સ પોર્ટ માટે લૂપ સમીકરણ લખવું હોય તો તમે લખી શકો કે V2 એ Z21I1 વત્તા Z22I2 સિવાય કંઈ નથી તો આ એ જ સમીકરણો છે જે આપણે હમણાં જ પાછલી સ્લાઈડમાં જોયા તેથી તેનો અર્થ એ કે કોઈપણ ટુ પોર્ટ નેટવર્ક સમાનરૂપે સર્કિટની મદદથી સ્લાઈડમાં બતાવ્યા પ્રમાણે રજૂ કરી શકાય છે તેથી અહીં તેને રેસીપ્રોક્લ બનાવવાની જરૂર નથી કારણ કે આ Z પેરામીટર્સ ધરાવતો એક જેનરિક સમકક્ષ નેટવર્ક છે જ્યારે આકૃતિ જે આપણે જેનરિક સર્કિટ ઉપર જોઇ તે T સમકક્ષ સર્કિટ છે જે ફક્ત ત્યારે જ લાગુ પડે છે જ્યારે તમારું નેટવર્ક રેસીપ્રોકલ હોય તેથી સર્કિટના એનાલિસિસ મા ચોક્ક્સ પરિસ્થિતિને આધારે આ બે સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી સર્કિટ્સ છે હવે થોડી વધુ વસ્તુઓ જે આપણે ટુ પોર્ટ નેટવર્ક માટે સમજવી જોઈએ Z પેરામીટર્સ કેટલાક ટુ પોર્ટ નેટવર્ક્સ માટે અસ્તિત્વમાં નથી કારણ કે તેમનુ Z પેરામીટર્સ સમીકરણો દ્વારા વર્ણન કરી શકાતું નથી જે આપણે જોયું તેથી જો તમે આ બે Z પેરામીટર સમીકરણોની મદદથી ટૂ પોર્ટ નેટવર્કને રજુ કરી શકતા નથી તો તેનો અર્થ એ કે તે ટુ પોર્ટ નેટવર્ક્સ Z પેરામીટર્સના રૂપમાં રજૂ કરી શકાતા નથી હવે તેનું ઉદાહરણ શું હોઈ શકે જો તમે આદર્શ ટ્રાન્સફોર્મર ને ધ્યાનમાં લો જો તમે નીચેની આકૃતિમાં જોશો તો તે એક આદર્શ ટ્રાન્સફોર્મર છે જેમાં કેટલાક ટર્ન રેશિયો 1 ભાગ્યા n છે તેથી તમે શું લખી શકો તમે લખી શકો છો કે V1 એ V2 ના 1 ભાગ્યા n છે અને I1 એ I2 નું માઇનસ n છે હવે જો તમે આ બંને સમીકરણો જોશો તો તમે Z પેરામીટર સમીકરણોના રૂપમાં આ બે સમીકરણો રજૂ કરી શકતા નથી તો તેથી જ આદર્શ ટ્રાન્સફોર્મર્સ ના કિસ્સામાં આપણે Z પેરામીટર્સની ગણતરી કરી શકતા નથી પરંતુ આપણી પાસે હાઇબ્રીડ પેરામીટર્સ હોઈ શકે છે જેની ચર્ચા આપણે આગળના લેક્ચર્સ માં કરીશું તેથી આપણે ધ્યાનમાં રાખવું પડશે કે બધી સર્કિટ્સ ને સમકક્ષ Z પેરામીટર્સ માં રૂપાંતરિત કરી શકાતા નથી તેમાંથી કેટલાક એવા છે જેમ કે આપણે આદર્શ ટ્રાન્સફોર્મર ના ઉદાહરણ ની મદદથી ચર્ચા કરી હવે ચાલો આપણે કેટલાક ઉદાહરણની મદદથી Z પેરામીટર્સ સંબંધિત જે ખ્યાલ વિશે ચર્ચા કરી હતી તેને સમજીએ જેથી તમે ખ્યાલને વધુ સ્પષ્ટ રીતે સમજી શકો ચાલો આપણે સર્કિટ જોઈએ જે આકૃતિમાં આપવામાં આવી છે આપણે આકૃતિમાં બતાવેલ સર્કિટ માટે Z પેરામીટર્સ શોધવાની જરૂર છે હવે આપણે શું કરવાનું છે આપણે પહેલા સર્કિટનો ઉપયોગ કરવો પડશે જેની ચર્ચા આપણે પહેલાં કરી હતી તો તે બે સર્કિટ શું છે પ્રથમ છે જ્યારે તમે I2 0 મૂકશો ત્યારે તમે સર્કિટ બનાવો છો બીજામાં તમે I1 0 મૂકશો અને પછી તમે Z પેરામીટર્સ ની કિંમત શોધી શકો છો હવે આપણે અહી શું કરી રહ્યા છીએ તેથી ઈનપુટ પોર્ટ પર V1 વોલ્ટેજ આપી રહ્યા છીએ અને આપણે કરંટ I1 શોધીશું જ્યારે બીજા છેડે V2 છે પરંતુ કરંટ I2 0 છે Z11V1I12040I1I160 Ω હવે 𝐳21 માટે Z21V2I140I1I140 Ω હવે આગળ તમારે શું કરવાનું છે તમારે ઇનપુટ પોર્ટને ઓપન સર્કિટ તરીકે રાખવું આવશ્યક છે અને આઉટપુટ પોર્ટ પર વોલ્ટેજ V2 લાગુ કરવું જોઈએ અને આપણે I2 ની કિંમત માપીએ છીએ તેથી Z12 ની કિંમત શું હશે કારણ કે I1 એ 0 ની બરાબર છે તેથી V1 ની કિંમત ફરીથી 40 ઓહ્મ રેઝિસ્ટન્સ ની એક્રોસમા હશે Z12V1I240I2I240 𝛺 હવે આગળ તમારે Z22V2I2 Z22V2I23040I2I270 𝛺 ની કિંમત શોધવાની છે

તો હવે તમે Z મેટ્રિક્સ ને કમ્પાઇલ કરી શકો છો જે છે હવે જો તમે આ વિશેષ મેટ્રિક્સ જોશો તો તમે જોશો કે 𝐳12 40𝛺 𝐳21 છે તેનો અર્થ શું છે તેનો અર્થ એ કે તમે આ સર્કિટને T સમકક્ષ તરીકે રજૂ કરી શકો છો કોઈપણ રીતે આ સર્કિટ પોતે T સમકક્ષ તરીકે રજૂ થાય છે તેથી આ રેસીપ્રોકલ સર્કિટ છે અને જ્યારે આપણે ઉદાહરણમાં આપેલા સર્કિટ ની T સમકક્ષ સર્કિટ સાથે તુલના કરીએ છીએ ત્યારે તમે Z પેરામીટર્સનું મૂલ્ય સરળતાથી શોધી શકો છો કેવી રીતે હવે જો તમે આ બે સર્કીટ ને સરખાવો તો તમે કહી શકો છો કે Z11 Z1220 અને Z1240Ω તેથી Z1120Z1260Ω અંતે Z22 Z2130 તેથી હવે તમને શું મળશે તમને મળશે Z2230Z1270Ω તેથી તમે Z પેરામીટર્સ શોધવા માટે Z પેરામીટર સમીકરણોનો ઉપયોગ કરી શકો છો અથવા તમે જો તમને ખબર છે કે સર્કિટને T સમકક્ષ તરીકે રજૂ કરી શકાય છે જેથી તમે સર્કિટને T સમકક્ષ સર્કિટ સાથે સરખાવી શકો અને તરત જ તમે Z પેરામીટર્સની કિંમત શોધી શકો છો ચાલો હવે બીજું એક ઉદાહરણ લઈએ ધારો કે જો આપણને 𝐈1 અને 𝐈2 નું મૂલ્ય શોધવાનુ પુછવામા આવે જ્યારે સર્કિટ અને Z પેરામીટર્સ આપવામાં આવેલા હોય અને જો તમે આ કિસ્સામાં જુઓ તો 𝐳12 એ 𝐳21 ની બરાબર નથી તેથી તેનો અર્થ એ છે કે સર્કિટ રેસીપ્રોકલ નથી તો આપણે શું કરવાનું પડશે 𝐈1 અને 𝐈2 ના મૂલ્યો શોધવા માટે આપણે Z પેરામીટર સમીકરણોનો ઉપયોગ કરવો પડશે હવે જો આપણે સર્કિટ પેરામીટર સમીકરણો લખીએ જે Z પેરામીટર સમીકરણો છે તેથી V140I1j20I2 V2j30I150I2 હવે જો તમે જોશો કે સર્કિટ પાસે વોલ્ટેજ 𝐕1 100∠0 ° અને 𝐕2 −10𝐈2 છે કારણ કે 𝐈2 આ દિશામાં છે તેથી આ બે કિંમતો આપણે સર્કિટમાંથી મેળવી શકીએ છીએ તેથી આપણે આ મૂલ્યો ઉપરના સમીકરણમાં મૂકી શકીએ છીએ તેથી આપણને 10040I1j20I2 10I2j30I150I2⇒I1j2I2 મેળે છે હવે જો તમે આ સમીકરણ જે સમીકરણ 1 છે તેમાં I1ની કિંમત મૂકો તો તમે કહી શકો કે 100j80I2j20I2⇒I2 j અને જ્યારે તમે 𝐈2 ની વેલ્યુ તે સ્થિતિમાં મૂકો જે આપણને હમણાં મળી છે I1j2I2j2 j2 તો આપણે શું લખી શકીએ

આ રીતે તમે 𝐈1 અને 𝐈2 ની કિંમતની ગણતરી કરી શકો છો તેથી હવે આપણે આજનું સેશન અહીં બંધ કરીએ છીએ હવે પછીનાં કેટલાક સેશનમાં આપણે કેટલાક વધુ પેરામીટર્સની ચર્ચા કરીશું